જો આપણે એક આઇઆઇઓટી સર્વગ્રાહી રીતે જોતા હોઈએ તો ત્યાં ખૂબ ઊંચા સ્તરે જુદા જુદા સ્તરો છે આપણે આઈઆઈઑટી આધારિત સિસ્ટમ નો વિચાર કરી શકીએ છીએ જેમાં વિવિધ સ્તરોનો સમાવેશ થાય છે સેન્સિંગ જેવા સ્તરો જે તે છે જે આપણે પહેલાથી જ પસાર થયા છીએ પછી આ વિવિધ ઇંડસ્ટ્રિયલ ઉપકરણો મશીનરી અને તેમાંથી ડેટાને સંવેદના આવ્યા પછી અમુક પ્રોટોકોલને પગલે ડેટાને કેટલાક માધ્યમ દ્વારા મોકલવા પડશે તેથી આ આ કનેક્ટિવિટી ભાગ છે બરાબર તેથી ડેટાને સેન્સિંગ કર્યા પછી કેટલીક પ્રકારની કનેક્ટિવિટીપર સેન્સસ કરવો પડશે અને કનેક્ટિવિટી પછી આગલું સ્તર પ્રોસેસિંગનું સ્તર હશે અને અમુક પ્રકારની એક્ટ્યુએશન અથવા કંટ્રોલ ની પ્રક્રિયાના પરિણામોના આધારે અથવા કંટ્રોલ ને ક્યાંક પાછા ફિડિંગ બેક કરવું પડશે આ આઇઓઓટી આધારિત સિસ્ટમના વિવિધ સ્તરો છે જેનો આપણે વિચાર કરી શકીએ છીએ ચાલો હવે આ જોડાણના ભાગમાંથી પસાર થઈએ તેથી આપણે સેન્સિંગ ભાગને પહેલાથી સમજી લીધું છે હવે કનેક્ટિવિટી ભાગ આવે છે જ્યારે આપણે ઉદ્યોગો વિશે વાત કરીએ ઇંડસ્ટ્રિયલ આવશ્યકતાઓ ખૂબ જ વિશિષ્ટ છે ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહારમાં ખાસ કરીને કેટલીક ચોક્કસ આવશ્યકતાઓ હોય છે આ આવશ્યકતાઓ સંદેશાવ્યવહાર પ્રક્રિયા બધું વાસ્તવિક સમયમાં થવું જોઈએ ઓછામાં ઓછા વિલંબ સાથે બધી જુદી જુદી બાબતોમાં જે પણ હોય તે છે તે પછી હવે પછીની મહત્વપૂર્ણ વિચારણા એ છે કે ત્યાં ખૂબ ઓછી ડ્યૂટી સાયકલ છે ત્યાં ખૂબ ખૂબ ની ઓછી ડ્યૂટી સાયકલ છે જે ત્યાં હોવી જોઈએ તેથી જે મૂળભૂત રીતે ખાતરી કરશે કે આપણે આપણા સેન્સર્સને ફક્ત તે સમયગાળા માટે સક્રિય બનાવવાની જરૂર છે જે પર્યાપ્ત છે અને તે પછી સેન્સરને સ્લીપ મોડમાં મૂકે છે તેથી સક્રિય સ્થિતિ માટેની અવધિ સેન્સરના ઑપરેશનના એકંદર ચક્રની તુલનામાં ઘણી ઓછી હોવી જોઈએ કારણ કે માર્ગની જરૂરિયાતોને કારણે મશીનરીઓ વગેરે કામ કરશે તેથી ખૂબ ઓછી કર્તવ્ય ચક્રની ખૂબ જ કડક જરૂરિયાત છે ત્રીજી એક એ છે કે ત્યાં ખૂબ ઓછો વિલંબ હોવો જોઈએ લેટન્સી ખૂબ ઓછી હોવી જરૂરી છે કારણ કે ફક્ત ધ્યાનમાં લો કે તમે કંઈક પ્રક્રિયા કરો છો અને જો તે પ્રક્રિયા કદાચ થોડી સેકંડના ક્રમમાં કરતું નથી અને તે સમય સુધીમાં કદાચ કેટલીક જોબ થશે જે સમાપ્ત થવાની જરૂર હતી તે સમાપ્ત થઈ નથી અને જો તમને તે નિયંત્રણ પાછું મેળવ્યું નથી જ્યાં જોબ કરવામાં આવી રહી છે તો પછી તે ચોક્કસ જોબ મૂળભૂત રીતે નુકસાન થવાની છે અને લેટન્સી આવશ્યકતાઓ પણ ખૂબ કડક છે કારણ કે તેનાથી વિવિધ પ્રકારના ઇંડસ્ટ્રિયલ જોખમો પણ થઈ શકે છે આગળની એક ખૂબ જ ઓછી જીટરની આવશ્યકતા છે જીટર એટલે વિલંબના ફેરફારનો દર ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર માટે તે ખૂબ જ ઓછા જિટર રેટ હોવા જોઈએ તેથી ઉદ્યોગો તેથી આજકાલ આપણે આઈઓટી વિશે વાત કરી રહ્યા છીએ અને પરિણામે ઇંડસ્ટ્રિયલ જરૂરિયાતો માટે તેને રજૂ કરવાના પ્રકારનો આપણે ઇંડસ્ટ્રિયલ આઇઓટી વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ ઇંડસ્ટ્રિયલ ક્ષેત્રમાં સંદેશાવ્યવહાર પાછું જોતા ચાલો કહીએ કે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને તેથી આગળ આવી ચૂક્યા છે તેથી ત્યાં વિવિધ સંદેશાવ્યવહારની આવશ્યકતાઓ છે ઇંડસ્ટ્રિયલ ઉપયોગ માટે વિશ્વસનીય સંદેશાવ્યવહાર તે પ્રકારની આવશ્યકતાઓ છે તેથી વિવિધ મશીનનો સંપર્ક કરવા માટે પણ ત્યાં છે પરંતુ તે મુખ્યત્વે કરવામાં આવી છે તે મુખ્યત્વે પરંપરાગત સંચાર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે અને મુખ્યત્વે સંદેશાવ્યવહાર માટે માર્ગદર્શિત મીડિયા વાયર્ડ માધ્યમની સહાયથી પરંતુ ધીમે ધીમે વિવિધ સુખાકારીની આવશ્યકતાઓ પણ ચિત્રમાં આવી રહી છે અને તે જ સમયે આ સંવેદના સક્ષમ સેન્સર સક્ષમ ઉપકરણો અને પ્રોસેસીંગ સાઇટની નજીક અને પ્રોસેસિંગ ની ઉચ્ચ ડિગ્રી રીઅલ ટાઇમ પ્રોસેસિંગ રીઅલ ટાઇમ એનાલિટિક્સ છે તેથી તે પ્રકારની આવશ્યકતાઓ ચિત્રમાં આવી રહી છે અને આ તે જ વર્તમાન પરસ્પેકટિવમાં આ વાતચીતને રસપ્રદ બનાવે છે અને ત્યાં જ આ આઇઆઇઓટી ચિત્રમાં આવી રહ્યું છે પરંતુ આઇઆઇઓટી કંઈક નવું નથી તેથી એકમાત્ર વસ્તુ એ છે કે આપણી પાસે આઇઓટી આવશ્યકતાઓની પરિપૂર્ણતાના સંદર્ભમાં કેટલીક કડક જરૂરિયાતો છે અને તે જ તે છે જે આઇઆઈઑટીને ઇંડસ્ટ્રિયલ સંદર્ભમાં વધુ રસપ્રદ બનાવે છે તેથી જો તમે ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર વિશે વાત કરી રહ્યા છો તો પાછળ જોવું ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર વારસો ઇંડસ્ટ્રિયલ સંચાર મુખ્યત્વે બે જુદી જુદી તકનીકો પર આધારિત હતો એક ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ છે અને બીજું એક ક્ષેત્ર બસ તકનીક છે તેથી ઇંડસ્ટ્રિયલ સંચાર માટે આ બે મુખ્ય પરિમાણો છે તેથી રીઅલ ટાઇમ નિયંત્રણ અને ઑટોમેશન માટેનો ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ પ્રોટોકોલ સૂચવવામાં આવ્યો છે અને ત્યાં પણ જુદા જુદા પ્રોટોકોલો છે જેમ કે મોડબસઆધારિત પ્રોટોકોલ સૂચિત કર્યા છે કે જેમાં આપણે પસાર થવાનું છે કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇંડસ્ટ્રિયલઆઇઓટીના સંદર્ભમાં આપણે મૂળભૂત રીતે આ લીગસી સંદેશાવ્યવહારને ત્યાં ફેંકી શકતા નથી જે ત્યાં રહી છે અને તે તે છે જે હજી પણ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે તેથી જે કરવાનું રહ્યું છે તે ઇંડસ્ટ્રિયલઆઇઓટી ના સંદર્ભમાં આપણે જે નવી નવી બાબતો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે આપણે હાલની લેગસી કમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની ટોચ પર નિર્માણ કરવું પડશે જે પહેલાથી જ યોગ્ય છે નહિંતર તે સંપૂર્ણ રૂપાંતર થઈ રહ્યું છે તે સંપૂર્ણ રૂપાંતર થઈ રહ્યું છે જે ઇચ્છનીય ન હોઈ શકે તેથી તેના કરતાં મને લાગે છે કે વર્તમાન ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિકેનિઝમ્સ પ્રોટોકોલ્સ વગેરેનો વિકાસ થવો અને તેને આઇઓટી આવશ્યકતાઓને અપનાવવા માટે વધુ ઉલ્લંઘનકારી બનાવવું એ વધુ સારું છે તેથી ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ અને પછીની એક મૂળભૂત રીતે ફીલ્ડ બસ છે જે ફીલ્ડ બસ ટેક્નોલોજી વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે અમુક પ્રકારના સંદેશાવ્યવહારના ધોરણો છે સ્થાનિક ક્ષેત્રે નેટવર્ક સાથે વાપરવા માટે વિવિધ ક્ષેત્ર ઉપકરણોના ક્ષેત્ર ઇંડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રના સાધનો સાથે જોડાણ રાખવું પડે છે તેથી આ સમય છે ક્ષેત્રમાં બસ તકનીકનો ઉપયોગ મુખ્યત્વે સામયિક ઇનપુટ આઉટપુટ ડેટા ટ્રાન્સફર સાથે વ્યવહાર પ્રક્રિયા માટે થાય છે તેથી આ બે મુખ્ય તકનીકો છે જેનો ઉપયોગ અત્યાર સુધી ઇંડસ્ટ્રિયલ સંચાર ક્ષેત્રે કરવામાં આવી રહ્યો છે તેથી ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ માટે ત્યાં વિવિધ પ્રોટોકોલ છે જે ત્યાં છે પ્રથમ નંબર એ મોડબસ ટીસીપી છે મોડબસ ટીસીપી એ ખૂબ જ ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ પ્રોટોકોલ છે બીજું એક ઈથરઇથરકેટ ત્રીજું ઇથરનેટ ઇથરનેટ આઇપી પછી પ્રોફેનેટ અને ટીએસએન સમય સંવેદનશીલ નેટવર્ક્સ છે આ કેટલાક ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ પ્રોટોકોલ છે જેનો ઉપયોગ ઇંડસ્ટ્રિયલસંચાર માટે વ્યવહારમાં થાય છે ખાસ કરીને મેન્યુફેક્ચરીંગમાં ઉદ્યોગોના ઉત્પાદન પ્લાન્ટ્સ અને તેથી વધુ બીજી એક ફીલ્ડ બસ ટેક્નોલોજી છે જ્યાં વિવિધ પ્રોટોકોલ જેમ કે મોડબસ આરટીયુ વર્ઝન ટીસીપી વર્ઝન મોડબસ આરટીયુ નહીં પ્રોફીબસ ઇન્ટર બસ સીસી લિન્ક ડિવાઇસ નેટ આ કેટલાક જુદા જુદા પ્રોટોકોલો છે જેનો ઉપયોગ ફીલ્ડ બસ કેટેગરી માં ફીલ્ડ બસમાં થાય છે તેથી આપણે મોડબસ ટીસીપીથી પ્રારંભ કરીશું આ નામ સૂચવે છે તેમ મોડબસ ટીસીપી પ્રોટોકોલો ના ટીસીપીઆઈપી TCP IP સ્યુટ ની ટોચ પર બંધાયેલ છે તેથી તે વિવિધ સુસંગત ઉપકરણો વચ્ચે ડેટા ટ્રાન્સમિશન માટે ટીસીપીઆઈપી TCP IP અને ઇથરનેટ નો ઉપયોગ કરે છે સુસંગત અર્થ એ કે તેઓને એક જ ભાષામાં વાત કરવી પડશે તેઓએ એક જ ભાષામાં વાત કરવી પડશે બંનેએ સમાન પ્રોટોકોલ નો ઉપયોગ કરવો પડશે તો જ સંદેશાવ્યવહાર થઈ શકે છે પ્રોટોકોલનું ટીસીપીઆઈપી સ્યુટTCPIP suite વપરાય છે અને તેના ઉપર મોડબસનો ઉપયોગ થાય છે તેથી તમારી પાસે ટીસીપીઆઈપીTCPIP ઇથરનેટઅને મોડબસ ટીસીપી અસ્તિત્વમાંના ટીસીપી આઈપી ઇથરનેટ પ્રોટોકોલ્સ ની ટોચ પર બંધાયેલ છે તેથી આકસ્મિક રીતે મોડબસ ટીસીપીને હાલના સ્નીડર ઇલેક્ટ્રિક દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે જેને અગાઉ મોડિકન ઇંક તરીકે ઓળખવામાં આવતું હતું અને આ ખાસ પ્રોટોકોલ ચોક્કસ ઉદ્યોગની ચોક્કસ આવશ્યકતાઓને પૂરા કરવા માટે સૂચવવામાં આવ્યો હતો જે તમે સ્કીનીડર ઇલેક્ટ્રિક અથવા મોડિકને તેમની યોજનાઓમાં જાણતા હતા અને તે આવશ્યકતાઓને ખાસ કરીને વિશ્વસનીય સંદેશાવ્યવહાર ઓછી વિલંબિતતા સંચાર જેવી આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે આ પ્રકારનો પ્રોટોકોલ આવશ્યક હતો કારણ કે તેનામાં ટીસીપી આઈપી સ્વરૂપમાં હાજર ટીસીપી આઈપી પ્રોટોકોલ ખૂબ યોગ્ય નથી તેથી ઉત્પાદન પ્લાન્ટમાં ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહારની આવશ્યકતાઓ માટે તેનો ઉપયોગ કરવા માટે તેમાં ફેરફાર કરવો પડશે સ્નીડર ઇલેક્ટ્રિક પોતાનો પ્રોટોકોલ લઈને આવ્યો જે પાછળથી ઉપયોગમાં લેવાતા ઉદ્યોગ માનક સંદેશાવ્યવહાર પ્રોટોકોલ ની જેમ બન્યો અને ટીસીપી શું હતું તે હાલ માં લોકપ્રિય રીતે વપરાયેલ પ્રોટોકોલ છે તેથી મોડબસ ટીસીપી પાસે વિવિધ ઉપકરણો છે જેમાં તેઓ પાસે વિવિધ પ્રકારનાં સંદેશાવ્યવહાર છે તેથી સૌ પ્રથમ તેઓ સંદેશાવ્યવહાર માટે ક્લાયંટ સર્વર આધારિત પદ્ધતિનો ઉપયોગ કરે છે જે ક્લાઈન્ટ સર્વર મિકેનિઝમ એટલે શું છે ક્લાયંટ સર્વર સંદેશાવ્યવહારનો ઉપયોગ થાય છે અને તે માટે ટીસીપી આઈપી TCP IP પરંપરાગત એકનો ઉપયોગ ક્લાયંટ અને સર્વર વચ્ચેના સંચાર માટે થાય છે આગળનું એક એ ઉપકરણો છે જેમ કે બ્રિજ રાઉટર્સ ગેટવેઝ વગેરે જે નેટવર્ક ના જુદા જુદા ભાગોને એકબીજા સાથે જોડે છે બરાબર તેથી તે આ આંતર જોડાયેલ ઉપકરણોનો ભાગ છે અને ત્રીજું મૂળભૂત રીતે સીરીયલ લાઇન સબ નેટવર્ક છે જે મૂળભૂત રીતે ક્લાયંટ અને સર્વર વચ્ચેની લિંક્સને મંજૂરી આપે છે તેથી આ સંચાર પ્રણાલીના ત્રણ ભાગો છે જેનો ઉપયોગ મોડબસ ટીસીપી પ્રોટોકોલ માં થાય છે તેથી આ કેટલીક સુવિધાઓ છે ત્યાં ઘણી બધી સુવિધાઓ છે જે હું કેટલાક સ્પષ્ટ લોકો વિશે વાત કરીશ તેથી અહીં મોડબસ ટીસીપી પ્રોટોકોલ ની કેટલીક મુખ્ય સુવિધાઓ છે તેથી સ્ટાન્ડર્ડ ડેટા ફ્રેમ મૂળભૂત રીતે મોડબસ ટીસીપી માંથી ટીસીપી ફ્રેમ માં ટીસીપી ફ્રેમમાં એમ્બેડ કરેલી એક માનક ડેટા ફ્રેમ છે જે ટીસીપી ફ્રેમમાં એમ્બેડ કરેલી માહિતીનું વહન કરે છે તેથી પ્રોટોકોલ મૂળભૂત રીતે ડેટા ફ્રેમમાં બે એકમો વ્યાખ્યાયિત કરે છે એક એપ્લિકેશન ડેટાએકમ તરીકે ઓળખાય છે બીજું પ્રોટોકોલ ડેટા એકમ છે તેથી તમે અહીં જોઈ શકો છો કે આ આખી વસ્તુ એ એપ્લિકેશન ડેટા એકમ છે અને આ ભાગ પ્રોટોકોલ ડેટા એકમ છે તેથી મૂળરૂપે પ્રોટોકોલ ડેટા યુનિટમાં ફંક્શનલ કોડ ફંક્શન કોડ અને વાસ્તવિક ડેટા હોય છે અને એપ્લિકેશન ડેટા યુનિટમાં PDU વત્તા વધારાનું એડ્રેસ શામેલ છે તેથી આ એડીયુ એપ્લિકેશન ડેટા સરનામાં માં ડેટા યુનિટમાં કેટલાક હેડર છે જે એમબીએપી તરીકે ઓળખાય છે એક એમબીએપી એટલે મોડબસ એપ્લિકેશન પ્રોટોકોલ હેડર જેની લંબાઈ 7 બાઇટ્સની છે અને આ હેડર ની રચના અહીં સમાપ્ત થઈ છે તેથી ટ્રાન્ઝેક્શન આઇડેન્ટીફાયર ના 2 બાઇટ્સ પ્રોટોકોલ આઇડેન્ટીફાયર ના 2 બાઇટ્સ વાસ્તવિક લંબાઈના 2 બાઇટ્સ અને એકમ ઓળખકર્તાના 1 બાઇટ આ મોડબસ એપ્લિકેશન પ્રોટોકલ હેડર છેએમબીએપી સ્ટ્રક્ચરબરાબર તેથી આપણે આગળ જઈએ અને અન્ય સુવિધાઓ જોઈએ મોડબસ ટીસીપી એ કનેક્શન લક્ષી પ્રોટોકોલ છે અને મેં પહેલાં કહ્યું તેમ જે ક્લાયંટ માટે સર્વર સાથે વાતચીત કરવા માટે ક્લાયંટ સર્વર આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે અને સર્વર માટે TCPIP સ્યુટના TCP પ્રોટોકોલનો ઉપયોગ ક્લાયન્ટને જવાબ આપવા માટે કરવામાં આવે છે હવે મોડબસ ટીસીપીમાં ક્લાયન્ટ મૂળભૂત રીતે માસ્ટર છે અને સર્વરો સ્લેવ છે તેથી માસ્ટર સ્લેવ પ્રકારની વાતચીત ક્લાયંટ અને સર્વર વચ્ચે થાય છે તેથી માસ્ટર સ્લેવ ને કહે છે તે જ રીતે હું આ શરતોથી એકદમ પ્રભાવિત નથી પરંતુ સ્લેવ શબ્દનો આ જ ઉપયોગ થાય છે અથવા માસ્ટર આ મારા ઉપયોગ માટે ખૂબ જ આરામદાયક શબ્દ નથી પરંતુ ચાલો આપણે સાહિત્યમાં વપરાતી શરતોનો ઉપયોગ ચાલુ રાખીએ છીએ તેથી માસ્ટર્સ મૂળભૂત રીતે તે જ રીતે જેમ કે માસ્ટર સ્લેવને ચોક્કસ કામ કરવા માટે કહે છે અહીં ક્લાયંટ્સ પણ સર્વરો ને ચોક્કસ કાર્ય કરવા માટે કહે છે અને સર્વરો જવાબ આપે છે તે જ રીતે જે સ્લેવકામ કરે છે અને માસ્ટર્સને પાછા જવાબ આપે છે અહીં પણ સર્વરો જવાબ આપે છે તેથી મોડબસ ટીસીપી મૂળભૂત રીતે એક સમયે 10 સક્રિય કનેક્શન્સ અથવા સોકેટ્સને સપોર્ટ કરે છે આગળ પ્રોટોકોલ એ ઇથરકેટ પ્રોટોકોલ છે અને સીએટીનું સંપૂર્ણ સ્વરૂપ કંટ્રોલ ઑટોમેશન ટેકનોલોજી છે અને આ આ વિશિષ્ટ પ્રોટોકોલ વિકસાવવામાં આવ્યો હતો ઇથરકેટ એ ટેકનોલોજી જૂથ ઇથરકેટ ઇથરકેટ ટેકનોલોજી જૂથ ઇટીજી દ્વારા વિકસાવવામાં આવ્યો હતો આ આ ઇથરનેટકેટ પ્રોટોકોલ વિકસાવ્યો હતો તેથી આ વિશિષ્ટ પ્રોટોકોલ બે અલગ અલગ ઇંડસ્ટ્રિયલ ધોરણો પર આધારિત છે એક આઇઇસી 61158 છે અને બીજો એક 61784 છે આ બે ઇંડસ્ટ્રિયલ આંતરરાષ્ટ્રીય ધોરણો છે અને જેના આધારે ઇથરનેટ સીએટી પ્રોટોકોલની દરખાસ્ત કરવામાં આવી હતી તેથી આ વિશિષ્ટ પ્રોટોકોલ પ્રમાણભૂત આઇઇઇઇ 802 3 નો ઉપયોગ કરીને મુખ્ય સ્લેવ આર્કિટેક્ચરને અનુસરે છે તેનો અર્થ એ કે ઇથરનેટ સ્ટાન્ડર્ડ ઇથરનેટ નો ઉપયોગ થાય છે અને માસ્ટર સ્લેવ કમ્યુનિકેશન મૂળભૂત રીતે આ ચોક્કસ ધોરણ 802 3 ઇથરનેટ ને અનુસરે છે અને ઇથરકેટનો ઉપયોગ કરવા માટેના એપ્લિકેશન ક્ષેત્રો મૂળભૂત રીતે સિસ્ટમો છે જ્યાં સમયની સંવેદનશીલતાની જરૂરિયાત હોય છે જ્યાં સમય સંવેદનશીલ દૃશ્યો હોય છે અને મૂળભૂત રીતે આ સંજોગો ચોક્કસ સમય પૂરા કરવા માટે હોય છે જ્યારે જોબ્સ પૂર્ણ હશે અથવા અમુક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને આનો ઉપયોગ સામાન્ય રીતે તે સિસ્ટમોમાં થાય છે જે હાઇ સ્પીડની હોય છે અને ઇંડસ્ટ્રિયલ મશીનરી સામાન્ય રીતે ખૂબ હાઇ સ્પીડમાં ચલાવે છે બરાબર તેથી ત્યાં ઘણી બેચ પ્રક્રિયા છે અને આ વિવિધ ઇંડસ્ટ્રિયલ મશીનરી દ્વારા હાઇ સ્પીડ પ્રોસેસિંગ થાય છે તેથી તે જ કારણ છે કે તમે જોઈ શકો છો આ પ્રોટોકોલ સાથે આવવા માટે ઉદ્યોગની વિશિષ્ટ આવશ્યકતાઓ ધ્યાનમાં લેવી પડશે અને ઇથરકેટ એ એક આ પ્રકારનો પ્રોટોકોલ છે જે આ ખાસ જરૂરિયાતને પૂર્ણ કરે છે તેથી અહીં ઇથરકેટની કેટલીક સુવિધાઓ છે અહીં તે ક્લાયંટ અને સર્વર વચ્ચેના વિનિમયને શોધી કાઢવા માટે માસ્ટર સ્લેવ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે અને આ પીડીઓ તરીકે ઓળખાતી કોઈ વસ્તુના રૂપમાં કરવામાં આવે છે જે પ્રોસેસ ડેટા ઑબ્જેક્ટ છે તે ટેલિગ્રામ તરીકે પણ ઓળખાય છે હવે ઇથરકેટમાં આ ટેલિગ્રામને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ટેલિગ્રામ એ પ્રોસેસ્ડ ડેટા વત્તા હેડર છે એકસાથે તે ટેલિગ્રામ અથવા ઇથરકેટમાં પીડીઓ બનાવે છે તેથી સ્લેવને પાછા જતા મેં કહ્યું કે તે માસ્ટર સ્લેવ કમ્યુનિકેશન છે તેથી સ્લેવ મૂળભૂત રીતે મલ્ટિકાસ્ટ અથવા બ્રોડકાસ્ટ સંદેશાવ્યવહારનું પાલન કરશે અને દરેક પીડીઓ માં વિવિધ સ્લેવ ને સૂચવતા એક અલગ સરનામું છે તેથી દરેક ટેલિગ્રામ મૂળભૂત રીતે ઇથરકેટ માં 4 ગીગાબાઇટ સુધીની મેમરી નો ઉપયોગ કરે છે અન્ય સુવિધાઓ લો ડ્યૂટિ સાયકલ ની આવશ્યકતા તેથી લગભગ 100 માઇક્રોસેકન્ડ્સ લો જીટર ઓછા સિંક્રોનાઇઝેશન કરતા લો ડ્યૂટિ સાયકલ ને પરિપૂર્ણ કરવા માટે આ બધાં ઇથરકેટ સાથે ડેટા વિનિમય માટેની આવશ્યકતાઓ છે અને ઇથરકેટ માં ડેટા ટ્રાન્સમિશન ની શ્રેણી સામાન્ય રીતે તે પ્રકારના ક્વાર્ટરમાં આશરે 200 એમબીપીએસ 200 એમબીપીએસના દરે હોય છે અને સલામતીની દ્રષ્ટિએ માત્ર સુરક્ષા જ નહીં પણ ભૂલ સુધારણા ભૂલ તપાસ ભૂલ તપાસ અને નિયંત્રણ વગેરે સીઆરસી તપાસમાં કેટલીક ભૂલ તપાસ આધારિત અથવા દોષ માન્યતા લે છે મિકેનિઝમનો જ્યાં ઉપયોગ થાય છે પરંતુ આ પ્રકારની સીઆરસી આધારિત ચેકસમ મિકેનિઝમની સહાયથી ભૂલો મળી આવે છે ધ નેટવર્ક ટોપોલોજી કે જેનો ઉપયોગ થાય છે તે છે ટ્રી ટોપોલોજી સ્ટાર ટોપોલોજી લાઈન ટોપોલોજી રીંગ ટોપોલોજી હાઇબ્રિડ ટોપોલોજી વિવિધ પ્રકારના નેટવર્ક ટોપોલોજી ઓ ઇથરકેટ દ્વારા સપોર્ટેડ છે આગળ એક પ્રોટોકોલ ઇથરનેટ આઇપીEthernetIP આવે છે તેથી આ ઇથરનેટ આઈપી પ્રોટોકોલEthernetIP Protocol વત્તા ઇથરનેટના સ્ટાન્ડર્ડ આઇપી સ્યુટ પર આધારિત છે જે આઇઇઇઇ 82 3 સુસંગત છે તેથી આ ઇથરનેટ આઇપી પ્રોટોકોલ સામાન્ય ઇંડસ્ટ્રિયલ પ્રોટોકોલને અનુસરે છે સામાન્ય ઇંડસ્ટ્રિયલ પ્રોટોકોલ સીઆઈપી સામાન્ય ઇંડસ્ટ્રિયલ પ્રોટોકોલ અને ઇથરનેટ આઇપી મૂળભૂત રીતે થાય છે સીઆઈપી ઓવર ઇથરનેટ સીઆઈપી ઓવર ઇથરનેટ અને સીઆઈપી ઇંડસ્ટ્રિયલ કાર્યક્રમો માટે એકીકૃત સંચાર આર્કિટેક્ચર પ્રદાન કરે છે તેથી સીઆઈપી મૂળભૂત રીતે સામાન્ય ઇંડસ્ટ્રિયલ પ્રોટોકોલ છે જે મીડિયા સ્વતંત્ર કનેક્શન આધારિત ઑબ્જેક્ટ લક્ષી અને મુખ્યત્વે ઑટોમેશન આધારિત એપ્લિકેશનો તરફ લક્ષ્યાંકિત છે તેથી જેમ તમે હવે સમજી શકો છો કે તે શા માટે ઉદ્યોગ લક્ષી છે તેથી ઇથરનેટ આઇપી પ્રોટોકોલ એકંદર વિવિધ ઇંડસ્ટ્રિયલ આવશ્યકતાઓને પૂરી કરે છે તેથી આ વિશિષ્ટ પ્રોટોકોલ ડિવાઇસ નેટ પ્રોટોકોલમાં વપરાતા સ્તરો અને કંટ્રોલ નેટ પ્રોટોકોલથી બનાવવામાં આવ્યો છે આપણે આને પછીથી વધુ વિગતવાર જોશું પરંતુ ફક્ત તમારા માહિતી ઉપકરણ માટે ગૂંથવું અને એક સાથે નિયંત્રણ કરવું મૂળભૂત રીતે ઇથરનેટ આઇપીના વિવિધ સ્તરોને નિયંત્રિત કરે છે તેથી ઇથરનેટ આઈપીethernetIPમાં બે પ્રકારનાં સંચાર છે એકસીપ્લસીટ અને ઇમ્પ્લિસિટ સંદેશાવ્યવહાર એક્સ્પ્લિસિત સંદેશાવ્યવહાર વિવિધ ઉપકરણો વચ્ચે સામાન્ય બહુહેતુક ટ્રાન્સમિશન પ્રદાન કરે છે અને સામાન્ય રીતે આ એક્સ્પ્લિસિત પ્રકારનાં સંદેશાવ્યવહારમાં સંદેશ સ્થાનાંતરણ ને એસિંક્રોનસ છે એક્સ્પ્લિસિત સમયની મહત્વપૂર્ણ માહિતી સંભાળે છે તેનાથી વિપરિત ઇમ્પ્લિસિત રીઅલ ટાઇમ ઇનપુટ ડેટા આવશ્યકતાઓને સંભાળે છે અહીં એક્સ્પ્લિસિત ના કિસ્સામાં વિપરીત જ્યાં સંદેશ સ્થાનાંતરણ સિંક્રનસ હતું અહીં સંદેશ સ્થાનાંતરણ સતત ચાલુ છે અને એક્સ્પ્લિસિત પ્રકારનો સંદેશાવ્યવહાર માસ્ટર અને ક્લાયંટ વચ્ચે વિશિષ્ટ અને વિશેષ હેતુ પ્રસારણ પ્રદાન કરે છે ઇથરનેટ આઇપી સ્ટાર ટોપોલોજીનો ઉપયોગ કરે છે અને તે દર સેકન્ડમાં આશરે 1500 બાઇટ્સના ડેટા રેટને સપોર્ટ કરે છે અને આનો ઉપયોગ મુખ્યત્વે ઇથરનેટ આઇપી પ્રોટોકોલનો ઉપયોગ મુખ્યત્વે પીસી રોબોટ્સ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ પીએલસી અને તેથી અને તેમની વચ્ચે કનેક્ટિવિટી સાથે થાય છે આગળ પ્રોફેનેટ પ્રોટોકોલ આવે છે તેથી પ્રોફેનેટ એ ઇંડસ્ટ્રિયલ ઇથરનેટ માટેનું એક ધોરણ છે તે પ્રોફિબસ અને પ્રોફેનેટ ઇન્ટ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું તે ઇથરનેટ આઇપી પ્રોટોકોલ પર આધારિત છે જેની ચર્ચા આપણે પહેલાં કરી છે આ પ્રોફેનેટ ક્ષેત્રને ઉદાહરણ તરીકે વ્યાખ્યાયિત કરે છે દાખલા તરીકે જુદા જુદા સેન્સર્સ અને નિયંત્રક અને નિયંત્રક ઉપકરણ વચ્ચેના સંચાર ચેનલ અને ડિસ્ટ્રિબ્યુટેડ ડિવાઇસેસ તેથી પર તેથી પ્રોફેનેટ આ પ્રકારના નિયંત્રક અને ક્ષેત્ર ઉપકરણો વચ્ચેના સંપર્કમાં મદદ કરશે તેથી મૂળભૂત રીતે તેનો ઉપયોગ પ્રક્રિયા નિયંત્રણ પ્રક્રિયા માપન અને તેથી વધુ માટે થાય છે તેથી સંચાર ચેનલ ત્રણ પ્રકારના સંદેશાવ્યવહારને સમર્થન આપે છે નોન રીઅલ ટાઇમ કમ્યુનિકેશન જેનો ઉપયોગ નોન ટાઇમ ક્રિટિકલ પ્રક્રિયાઓ માટે થાય છે બીજું રીઅલ ટાઇમ કમ્યુનિકેશન છે કારણ કે નામ સૂચવે છે સમયની સંવેદનશીલ પ્રક્રિયાઓ માટે જેમ કે ચક્રીય ડેટા ટ્રાન્સફર પણ વિવિધ પ્રક્રિયાઓ જ્યાં મૂળભૂત રીતે હાઇ સ્પીડ ડેટા એક્સચેંજ ખૂબ જરૂરી હોય છે જુદા જુદા વચ્ચે કદાચ વિવિધ પ્રક્રિયાઓ વચ્ચે તે મશીનરીમાં વિવિધ મશીનરીઓ હાઇ સ્પીડ ડેટા એક્સચેંજનો ઉપયોગ કરે છે તેથી હાઇ સ્પીડનો અર્થ એ છે કે મશીન આટલી ઝડપે કાર્ય કરે છે તે વાતચીત રીઅલ ટાઇમમાં કરવી પડશે આ રીઅલ ટાઇમ માટે કમ્યુનિકેશન ચેનલ તેમાં મદદ કરશે અને પછી આપણી પાસે આપણી પાસે નોન રીઅલ ટાઇમ રીઅલ ટાઇમ છે અને પછી આપણી પાસે આઇસોક્રોનસ રીઅલ ટાઇમની આવશ્યકતાઓ છે તેથી આ તે આઇસોક્રોનસ છે જેનો ઉપયોગ ઘડિયાળો સિંક્રનાઇઝ્ડ કમ્યુનિકેશન દૃશ્યો ઘડિયાળો સિંક્રનાઇઝ્ડ કમ્યુનિકેશન દૃશ્યો અને ગતિ નિયંત્રણ એપ્લિકેશનો માટે યોગ્ય છે તેથી જેમ તમે સમજી શકો છો કે મોશન કંટ્રોલ એપ્લિકેશનમાં ઘડિયાળનું સિંક્રનાઇઝેશન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ આ આઈઆરટી અથવા મેં આઇસોક્રોનસ રીઅલ ટાઇમ કમ્યુનિકેશન આવશ્યકતાઓ પલાળી છે અથવા આ ચેનલો મહત્વપૂર્ણ અને આવશ્યક છે આગળ આપણે ટીએસેન પર આવીએ છીએ જે સમય સંવેદનશીલ નેટવર્કિંગ છે તેથી અહીં આ વિશિષ્ટ પ્રોટોકોલ ઇથરનેટના વિસ્તરણ ના બદલે ઇથરનેટ પ્રોટોકોલ પર આધારિત છે અને તે ઉપયોગ કરે છે કે તે આઈઇઇઇ 2 1Q 1Q ની ટોચ પર બનાવવામાં આવ્યું છે જે વર્ચુઅલ લેન અને 802 3 માટે પ્રમાણભૂત છે જે ઇથરનેટ દ્વારા વપરાયેલ પ્રમાણભૂત છે તેથી તે ડિટર્મિનીસ્ટીક કમ્યુનિકેશનને સક્ષમ કરવા માટે વિકસાવવામાં આવ્યું હતું જ્યાં સંદેશાવ્યવહાર ડિટર્મિનીસ્ટીક આગાહીશીલ બનશે તેથી જ્યાં અગાઉથી કેટલો સમય જરૂરી રહેશે તેથી ઉત્કૃષ્ટ સંદેશાવ્યવહાર અને પ્રક્રિયાઓની આગાહી કેવી છે તેથી આગાહીપૂર્ણ સંદેશાવ્યવહારના દૃશ્યો તેનો ઉપયોગ કરે છે તેથી તે એક પ્રકારનો પ્રોટોકોલ છે જે સમયનો સમય છે તે એક સમય જાગૃત પ્રોટોકોલ છે આ ચોક્કસ પ્રોટોકોલમાં સંદેશાવ્યવહારની સમય સંવેદી આગાહીપૂર્ણ પ્રકૃતિનું સમર્થન થાય છે રીઅલ ટાઇમ એપ્લિકેશન સપોર્ટ માટે સમયનિશ્ચિતકરણનો ઉપયોગ કરીને તે કેન્દ્રિય છે અને જીટર ને ઘટાડે છે તે ચક્રીય ડેટા ટ્રાન્સફરન પીએમ સેલ ને ઉચ્ચ પ્રાયોરિટીવાળા વિવિધ નેટવર્ક ટોપોલોજીઓ કે જે આપણી રિંગ ટોપોલોજી ચેઇન ટોપોલોજી સ્ટાર ટોપોલોજી હાઇબ્રિડ ટોપોલોજીઝ ને સપોર્ટેડછે તે માટેનું પ્રદાન કરે છે તે આઇટીના નેટવર્ક કન્વર્ઝનને સમર્થન આપે છે તેનો અર્થ છે ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ઓપરેશનલ ટેક્નોલોજી આઇટી ઓટી કન્વર્જન્સન ટીએસએન દ્વારા સપોર્ટેડ છે તે પછી ફીલ્ડ બસ પ્રોટોકોલ આવે છે જે મોડબસ આરટીયુ છે આ મોડબસ આરટીયુ પ્રોટોકોલ એ આરએસ 232 અને આરએસ 484 ધોરણોને અનુસરતા સિરિયલ પ્રોટોકોલ છે તેથી તે માસ્ટર સ્લેવ master slave વચ્ચે સીરીયલ વાતચીત પ્રદાન કરે છે અને વિનંતી પ્રતિસાદ મોડેલને અનુસરે છે તેથી તેનો ઉપયોગ કંટ્રોલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસીસથી નિયંત્રણ એકમમાં ડેટા સિગ્નલ ના પ્રસારણ માટે થાય છે તેથી અહીં મૂળભૂત રીતે મોડબસ આરટીયુ પ્રોટોકોલ ડેટા ફ્રેમ ની એકંદર રચના છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો આ આ પીડિયું છે આ પીડિયું માં ફંક્શન કોડ ડેટા છે અને ચેક ફીલ્ડ ત્યાં નહોતું તેથી અહીં તે મોડબસ આરટીયુમાં છે અને આ આખું એડીયુ એપ્લિકેશન ડેટા એકમ છે જેમાં પીડિયું વત્તા અતિરિક્ત સરનામું છે તેથી મૂળભૂત રીતે આ પ્રકારની વાતચીતમાં ક્લાયંટ કોઈ વિનંતી સાથે મોડબસ ટ્રાન્ઝેક્શન ની શરૂઆત કરે છે અને સંદેશ વિનંતીના ફોર્મેટમાં સ્લેવનું સરનામું રીડ રાઇટ રજીસ્ટર ડેટા અને ભૂલ તપાસ શામેલ છે તેથી આપણે સમાપ્ત થાય તે પહેલાં હું તમને કંઈક ખૂબ જ રસપ્રદ બતાવવા માગું છું તેથી આપણે જુદા જુદા પ્રોટોકોલમાં થી પસાર થયા છીએ તેથી ચાલો હવે હું તમને ઇંડસ્ટ્રિયલ સંદર્ભમાં જોડાણનું હોલોસ્ટિક ચિત્ર આપું તેથી હું તમને બતાવીશ આ મોડબસ કેવી રીતે મોડબસ ટીસીપી ફર્મવેર કાર્ય કરે છે તેથી આપણી પાસે જુદી જુદી આવશ્યકતાઓ છે આપણી પાસે પીએલસી ઉપકરણો છે આપણી પાસે એચએમઆઈ એચએમઆઈ ઉપકરણો અને સ્કાડા છે આ કેટલાક વિવિધ પ્રકારનાં ઉપકરણો છે જેનો ઉપયોગ ઇંડસ્ટ્રિયલ સંદર્ભમાં થાય છે બરાબર પીએલસીસ્કાડા એચએમઆઇ તેથી આ મૂળભૂત રીતે મોડબસ ટીસીપી માસ્ટર હશે અથવા તેઓ સ્લેવ તરીકે પણ કાર્ય કરી શકે છે તેથી આ ઉપકરણો કાર્યરત છે અને તેઓ આ જુદી જુદી માહિતી એકઠી કરે છે અને આ માહિતી દ્વારા મોકલવામાં આવી છે ચાલો આપણે કહીએ કે આ વિશિષ્ટ ક્લાઉડ જેને આપણે તેને ઇથરનેટ તરીકે કહીએ છીએ તે ઇથરનેટ દ્વારા મોકલવામાં આવે છે અને પછી આને આગળ મોકલવામાં આવે છે તે ડિવાઇસ માસ્ટર ડિવાઇસ માસ્ટર સાથે દ્વિ માર્ગ સંદેશાવ્યવહાર થઈ શકે છે અને આ આ ડિવાઇસ માસ્ટર છે જો તમને યાદ આવે કે આ તે જ છે હું પહેલા જે વિશે વાત કરતો હતો અને તેથી આપણી પાસે આ ડિવાઇસ માસ્ટર છે અને આ ઇથરનેટ ટીસીપી આઈપીethernet TCPIP અને મોડબસ ટીસીપી ની સહાયથી આ વાતચીત કરશે પછી બીજી બાજુ આ આંકડો થોડો ખરાબ લાગે છે પરંતુ મને ડર છે કે હું આ 3 ડિલીટ કરી શકવા સક્ષમ નથી અને તેથી પરંતુ આ ભાગ આપણે સીરીયલ કમ્યુનિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણી પાસે આ વિવિધ ઉપકરણો છે જેમ કે એએસસી II ઉપકરણો અથવા સ્લેવ ડિવાઇસેસ મોડબસ સ્લેવ ઉપકરણો અને આ મોડબસ સીરીયલ માસ્ટર જેવા પણ હોઈ શકે તેથી આ બંને આરએસ 232485 સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરી શકે છે બરાબર અને આ બે માર્ગીય સીરીયલ કમ્યુનિકેશન પણ છે તેથી આ એકંદરે આ વિવિધ સંદેશાવ્યવહાર કેવી રીતે થઈ શકે છે તેથી આપણી પાસે જુદા જુદા પ્રકારો હોઈ શકે છે તેનો અર્થ એ કે તમારી પાસે જુદા જુદા પ્રિન્ટર ઉપકરણો છે ઉદાહરણ તરીકે પ્રિન્ટર ઉપકરણો આપણી પાસે વિઝન સિસ્ટમ અહી બીજા વિઝન સિસ્ટમ સાથે સંકળાયેલ છે અને તેથી વધારે તેથી કોઈપણ રીતે સર્વગ્રાહી રીતે આપણી પાસે એક જ ઇંડસ્ટ્રિયલ દૃશ્ય ઇંડસ્ટ્રિયલ સંદેશાવ્યવહાર હશે આપણી પાસે સીરીયલ કમ્યુનિકેશન ઇથરનેટ નેટ કમ્યુનિકેશન અને ટીસીપી આઈપીTCPIP હશે અથવા ઇથરનેટ ટીસીપી આઈપી કનેક્શન્સ ethernet TCPIP connection હશે તેથી અમારી પાસે વિવિધ સંદેશાવ્યવહારને ટેકો આપવા માટે વિવિધ લિંક્સ હોઈ શકે છે તેથી અને મેં કહ્યું છે કે તમે આને પણ આગળ વધારી શકો છો અને તમારી પાસે ઘણા વધુ વ્યાપક પ્રકારનો સંદેશાવ્યવહાર સપોર્ટ હોઈ શકે છે અને આપણે અહીં આ ભાગ જોઈ શકીએ છીએ આપણી પાસે આ તમામ પી એસ તમે ક્યાં તો માસ્ટર તરીકે વાતચીત કરવાનું જાણો છો અથવા તેઓ સામાન્ય રીતે સ્લેવ મૂળભૂતરીતે માસ્ટર બની શકે છે પરંતુ તેઓ સ્લેવ પણ હોઈ શકે છે અહીં તમારી પાસે આ ભાગ આવી રહ્યો હશે તમે આ બધા જુદા જુદા માસ્ટર ધરાવતા હો અને આ ભાગ તમારી પાસે આ બધા જુદા જુદા સ્લેવ ઉપકરણો અને માસ્ટર સ્લેવ સંદેશાવ્યવહાર વિવિધ ભાગો વિવિધ પ્રોટોકોલ્સ હોઈ શકે છે તમે જાણો છો આ ભાગ જેવા વિવિધ મોડબસ ટીસીપી પ્રોટોકોલ હશે જેનો ઉપયોગ આ ભાગ આરએસ 232 484 નો ઉપયોગ ઉપકરણ માસ્ટર અને સ્લેવ વચ્ચે થઈ શકે છે તેથી આની જેમ તમે તેને પણ આગળ વધારી શકશો અને તમારી પાસે અન્ય વિવિધ સંદેશાવ્યવહાર સ્થળ પરની પદ્ધતિઓ હોઈ શકે છે અને આ ભાગ પણ આ એક હોઈ શકે છે અને આ એક ઇથરનેટ ટીસીપી આઈપી હોઈ શકે છે તેથી આ તે છે કે જે સર્વગ્રાહી રીતે કાર્ય કરશે તેથી હવે આપણે સંદર્ભો પર આવીએ છીએ જેનો ઉપયોગ તમે વિવિધ પ્રોટોકોલોની વિસ્તૃત વિહંગાવલોકન કરવા અને આ વિવિધ પ્રોટોકોલોની જોડાણપૂર્વકની સમજ મેળવવા માટે કરી શકો છો કે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે આ સાથે અમે અંત લાવીએ છીએ